R નો ઉપયોગ કરીને સરળ રેખીય રીગ્રેસનના અમલીકરણ પરના વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં આપણે Rમાં સરળ રેખીય રીગ્રેસનને કેવી રીતે અમલમાં મૂકવું તે જોવા જઈ રહ્યા છીએ આ વ્યાખ્યાનના ભાગ રૂપે આપણે તે પણ જોઈશું કે ટેક્સ્ટ ફાઇલ માંથી ડેટા કેવી રીતે લોડ કરવો ડેટા કેવી રીતે પ્લોટ કરવો કેવી રીતે એક રેખીય રીગ્રેસન મોડેલ બનાવવું અને મોડેલના સારાંશને કેવી રીતે સમજવું હવે ચાલો જોઈએ કે ડેટા કેવી રીતે લોડ કરવો હવે તમને ટેક્સ્ટ ફોર્મેટમાં ડેટાસેટ બોન્ડ આપવામાં આવ્યા છે ફાઇલનું એક્સ્ટેંશન ડોટ "txt" છે ફાઇલમાંથી ડેટા લોડ કરવા માટે આપણે રીડ ડીલીમread delimફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો રીડ delim ટેબલ ફોર્મેટમાં ફાઇલ વાંચે છે અને તેમાંથી ડેટાફ્રેમ બનાવે છે ફંકશનમાં ઇનપુટ આરગ્યુમેન્ટ્સ ફાઇલ અને રો names છે હવે ફાઇલ એ ફાઇલનું નામ છે કે જેમાંથી તમે ડેટા વાંચવા માંગો છો અને રો names આવશ્યકપણે રોના આઇડી છે તે નામોનો વેક્ટર અથવા કોલમ નામને અનુરૂપ ફક્ત એક જ સંખ્યા હોઈ શકે છે હવે માની લો કે ડેટા તમારી કરંટ વર્કિંગ ડિરેક્ટરીમાં છે કમાન્ડ રીડ delim તરીકે વાંચે છે તો અવતરણ ચિન્હમાં મારી પાસે bonds txt છે અને હું રો names 1 આપી રહ્યો છું હવે એકવાર કમાન્ડ એક્ઝેક્યુટ થઈ ગયા પછી બોન્ડ્સનો ઓબ્જેક્ટ બનાવવામાં આવશે જે ડેટાફ્રેમ છે હવે ચાલો જોઈએ કે ડેટા કેવી રીતે જોવો View ડેટાને ટેબ્યુલર ફોર્મેટમાં પ્રદર્શિત કરશે નીચે સ્નિપેટ કોષ્ટક બતાવે છે આપણે કોઈપણ ડેટા સેટની પ્રથમ કેટલીક પંક્તિઓ પણ જોઈ શકીએ છીએ હેડ અને ટેઇલ ફંક્શન્સ આપણને તે કરવામાં મદદ કરશે હવે હેડ ઓફ બોન્ડ્સhead આપણને ડેટામાંથી પ્રથમ 6 પંક્તિઓ આપશે અને ટેઇલ ઓફ બોન્ડ્સtail આપણને ડેટામાંથી છેલ્લી 6 પંક્તિઓ આપશે હવે ચાલો ડેટાસેટનું વર્ણન જોઈએ હવે ડેટામાં 2 ચલો કૂપનરેટ અને બિડપ્રાઇસ છે હવે કૂપનરેટ નિશ્ચિત વ્યાજ દરનો ઉલ્લેખ કરે છે જે આપનાર ધીરનારને ચૂકવે છે બિડપ્રાઇસ એ ભાવ છે કે કોઈ બોન્ડ માટે ચૂકવણી કરવા તૈયાર છે હવે આપણે જોયું છે કે ડેટા કેવી રીતે લોડ કરવો અને ડેટા કેવી રીતે જોવો ચાલો હવે જોઈએ કે ડેટાનું સ્ટ્રક્ચર શું છે સ્ટ્રક્ચર દ્વારા મારો અર્થ એ છે કે દરેક ચલ અને તે ડેટા પ્રકાર છે આપણે ફંક્શન strનો ઉપયોગ કરીએ છીએ અને ફંકશનનું ઇનપુટ ડેટાફ્રેમ છે હવે આપણે બરાબર એ જોવાનું ઇચ્છીએ છીએ કે ચલનો ડેટા પ્રકાર આપણે જેની અપેક્ષા રાખતા હતા તે સમાન છે જો નહીં તો આપણે તેમને સંબંધિત ડેટા પ્રકારો પર દબાણ કરવાની જરૂર નથી તેથી હવે આ એક ઘંટડી વગાડશે કારણ કે આપણે ફંકશન એવી રીતે શીખ્યા છે કે ડોટની પાછળ ડેટા ટાઈપનાં નામ અને જો ચલ ઇચ્છિત પ્રકારનાં ન હોય તો આપણે તેને દબાણ કરવા માટે આ ફંકશનનો ઉપયોગ કરીશું હવે આ ડેટાસેટ માટે હું ફંકશન ચલાવીશ હું કહું છું કે str હવે બોન્ડ્સ મારા ડેટાફ્રેમનું નામ છે તેથી આઉટપુટ ડેટાફ્રેમ બોન્ડ્સ તરીકે વાંચે છે તે ડેટા ડેટાફ્રેમનું હોય છે જેમાં 2 ચલનાં 35 અવલોકન હોય છે પહેલો કોલમ કૂપનરેટ છે જે આંકડાકીય પ્રકારનો છે અને મારી પાસે પ્રથમ થોડા મૂલ્યો દર્શાવવામાં આવી રહ્યા છે આગળની કોલમ બિડપ્રાઇસ પણ સંખ્યાત્મક પ્રકારની છે અને તે જ કોલમના પ્રથમ થોડા મૂલ્યો પ્રદર્શિત થઈ રહ્યા છે હવે ચાલો ડેટા સારાંશ જોઈએ તેથી સમરી ફંકશનની પાછળ ડેટાફ્રેમનું નામ આવે આ કેસમાં બોન્ડ્સ આવશે જે આપણને 5 નંબરનો સારાંશ અને ડેટામાંથી સરેરાશ આપશે હવે પ્રથમ કોલમ જે કૂપનરેટ છે મારી પાસે 5 નંબરનો સારાંશ અને સરેરાશ છે અને મારી પાસે 5 નંબરનો સારાંશ અને બીજી કોલમનો સરેરાશ પણ છે તેથી આપણે અત્યાર સુધી જોયું છે કે ડેટા કેવી રીતે લોડ કરવો ડેટા કેવી રીતે જોવો આપણે સ્ટ્રક્ચર અને સારાંશ પર પણ ધ્યાન આપ્યું છે હવે ચાલો જોઈએ કે ડેટાને કેવી રીતે વિઝ્યુઅલાઈઝ કરવું તેથી ડેટાને વિઝ્યુઅલાઈઝ કરવા માટે હું પ્લોટ ફંક્શનનો ઉપયોગ કરું છું આપણે R વિભાગમાં વિઝ્યુલાઇઝેશનમાં અગાઉ પ્લોટ ફંક્શનને આવરી લીધું છે હવે પ્લોટ ફંક્શનનું ઇનપુટ મૂળભૂત રીતે x અને y છે આ કિસ્સામાં x એ મારા કૂપનરેટનો સંદર્ભ આપે છે અને y મારા બિડપ્રાઇસનો સંદર્ભ આપે છે તેથી ચલો એક્સેસ કરવા માટે મારે ડૉલર ચિન્હ પછી ડેટાફ્રેમનું નામ આપવું પડશે તેથી હું કહું છું કે બોન્ડ્સ ડેટામાંથી કૂપનરેટ એક્સેસ કરો અને બોન્ડ્સ ડેટાથી બિડપ્રાઇસ એક્સેસ કરો તેથી હું મારા પ્લોટને શીર્ષક પણ આપી શકું છું તેથી મેઇન પરિમાણની અંદર તમે તમારા પ્લોટનું શીર્ષક સ્પષ્ટ કરી શકો છો xlab એ કંઈ નથી પરંતુ x લેબલ છે તેથી હું xને કૂપનરેટ તરીકે સોંપી રહ્યો છું અને હું y લેબલને બિડપ્રાઇસ તરીકે સોંપી રહ્યો છું તેથી પ્લોટ જમણી બાજુએ છે તેથી શીર્ષક બિડપ્રાઇસ વિરુદ્ધ કૂપનરેટ જેવા છે કે મેં તેને કેવી રીતે બોલાવ્યા છે તે y અક્ષ મેં તેને બિડપ્રાઇસ તરીકે લેબલ કર્યું છે અને x અક્ષ પર મારી પાસે કૂપનરેટ છે અને મેં તેને કૂપનરેટ તરીકે લેબલ કર્યું છે હવે આપણે એક રેખીય વલણ જોઈએ છીએ હવે એવા કેટલાક બિંદુઓ છે જે કૂપનરેટની મર્યાદાથી સંપૂર્ણપણે બહાર છે હવે ચાલો જોઈએ કે શું આપણું રેખીય મોડેલ આપણને આ બિંદુઓને ઓળખવામાં મદદ કરશે તેથી ચાલો આપણે પ્રારંભિક રીગ્રેસન મોડેલ બનાવીએ તો lm ફંક્શનનો ઉપયોગ કરીને એક રેખીય મોડેલ બનાવવું તેથી ફંક્શન માટેના ઇનપુટ્સ સૂત્ર અને ડેટા છે સૂત્ર દ્વારા મારો અર્થ છે કે હું સ્વતંત્ર ચલની વિરુદ્ધ આશ્રિત ચલને ફરીથી દાખલ કરું છું તો સૂત્રમાં તેનું ભાષાંતર કેવી રીતે થાય છે તેથી મારી પાસે આશ્રિત ચલ છે મારી પાસે સ્વતંત્ર ચલ પછી ટિલ્ટ ચિહ્ન છે તેથી ટિલ્ટ ચિહ્ન આપણને સ્વતંત્ર ચલ સાથે આશ્રિત ચલને ફરીથી દાખલ કરવા કહે છે તેથી રેખીય મોડેલ બનાવવાના 2 રસ્તાઓ છે ચાલો જોઈએ કે તે કેવી રીતે કરવું પ્રથમ રસ્તો આપણને કહે છે રેખીય મોડેલ જે એક ફંકશન છે તેથી હું વ્યક્તિગત ચલોને કે જે બિડપ્રાઇસ અને કૂપનરેટ ને એક્સેસ કરું છું જે ડેટાફ્રેમની પાછળ ડોલર પ્રતીકનો ઉપયોગ કરીને થાય છે તેથી બોન્ડ્સ ડેટાથી બિડપ્રાઇસ લો અને બોન્ડ્સ ડેટામાંથી કૂપનરેટ લો અને તેમને ફરીથી દાખલ કરો બીજી એક રીત પણ છે તેથી ચલોને એક્સેસ કરવા માટે ડેટાફ્રેમના નામનો ઉલ્લેખ કરવાને બદલે આપણે સીધા ચલના નામનો ઉલ્લેખ કરી શકીએ અને ડેટા બોન્ડ આપી શકીએ તેથી બોન્ડ્સ ડેટામાંથી આ ચલોને એક્સેસ કરો તો માની લો કે આપણું સમીકરણ ŷi β̂₀ β̂1 xi εi સ્વરૂપનું છે તો εi એ એરર છે જેને રેસિડયુઅલ કહેવાશે તેથી β̂₀ એ ઇન્ટરસેપ્ટ છે અને β̂1 એ સ્લોપ છે તેથી હવે પછીથી આ અંદાજને ઇન્ટરસેપ્ટ અને સ્લોપ તરીકે ઓળખવામાં આવશે તેથી હવે આપણે એક રેખીય મોડેલ બનાવ્યું છે અને તેને બોન્ડસમોડ ઑબ્જેક્ટ તરીકે સાચવ્યું છે ચાલો જોઈએ કે રીગ્રેસન લાઈનને પ્લોટ ઉપર કેવી રીતે ફીટ કરવું આપણે ab લાઇન નામના ફંકશનનો ઉપયોગ કરીશું અને ફંકશન માટેનું ઇનપુટ બોન્ડસ્મોડ છે જે મારું રેખીય મોડેલ છે હવે આપણે પહેલાથી જ પાછા ગયા છે અને જોયું છે કે કૂપનરેટ અને બિડપ્રાઇસ કેવી રીતે પ્લોટ કરવા હવે પ્લોટ ઉપરાંત તમારે આ કમાન્ડનો ઉલ્લેખ કરવાની જરૂર છે તેથી ab અહીં ઇન્ટરસેપ્ટ અને સ્લોપનો સંદર્ભ આપે છે જો તમારું સમીકરણ y a bx સ્વરૂપનું છે તો પછી a મારો ઇન્ટરસેપ્ટ છે અને b મારો સ્લોપ છે આ સ્થિતિમાં a એ β̂₀ છે અને b એ β̂1 છે તો ચાલો જોઈએ કે પ્લોટ કેવો દેખાય છે તેથી મારી જમણી તરફ મારી પાસે પ્લોટ છે હવે આપણે તે જોવા માટે સમર્થ છીએ કે રીગ્રેસન લાઈન કેવી રીતે બેસે છે તે ખૂબ ખરાબ રીતે બંધ બેસે છે અને તે આઉટલિઅર્સને પણ ઓળખતું નથી તેથી આપણે કહી શકીએ કે આ આઉટલિઅર્સ દ્વારા રીગ્રેસન લાઈન ખરેખર પ્રભાવિત થઈ રહી છે તેથી ચાલો હવે આપણે મોડેલના સારાંશ પર એક નજર કરીએ તેથી મારી પાસે ડેટા બોન્ડ્સમાંથી કૂપનરેટ વિરુદ્ધ બિડપ્રાઇસ છે તમે બીજા કમાન્ડનો પણ ઉપયોગ કરી શકો છો તેથી સમરી એ એક ફંક્શન છે જે સમરી ફંક્શનનું ઇનપુટ એક રેખીય મોડેલ બની જાય છે તેથી આપણી પાસે રેખીય મોડેલ તરીકે બોન્ડસ્મોડ છે સમરીનો આ પહેલો દેખાવ છે તેથી જ્યારે તમે કમાન્ડ ચલાવો છો ત્યારે આ તે રીતે દેખાય છે અને તે કોલઝોનમાં આ રીતે દેખાય છે તેથી આપણી પાસે આઉટપુટનાં 4 ભાગો છે આપણી પાસે કોલ આપણી પાસે રેસિડયુઅલ છે આપણી પાસે ગુણાંક છે અને આપણી પાસે થોડાક હેયુરીસ્ટિક્સ નીચે છે તેથી ચાલો હવે આ દરેકને જોઈએ અને ઊંડાઈમાં તેનો અર્થ શું છે હવે કોલ સૂત્ર દર્શાવે છે જેનો આપણે ઉપયોગ કર્યો છે તેથી આ કિસ્સામાં મેં સૂત્ર બિડપ્રાઇસ વિરુદ્ધ કૂપનરેટનો ઉપયોગ કર્યો છે તેથી બિડપ્રાઇસને રીગ્રેસ કરો જે મારા સ્વતંત્ર ચલ સાથે મારો આશ્રિત ચલ છે જે કૂપનરેટ છે અને બોન્ડ્સ ડેટામાંથી હવે તમારે તપાસવાની આ રીત છે કે તમે યોગ્ય આશ્રિત અને સ્વતંત્ર ચલ આપ્યું છે કે નહીં આગળનો વિભાગ રેસિડયુઅલ છે તેથી રેસિડયુઅલ શું છે તે કંઈ નથી પરંતુ અવલોકન અને આગાહી કરેલ મૂલ્યો વચ્ચેનો તફાવત છે તેથી પહેલાં આપણા સમીકરણમાં આપણે જોયું કે આપણી પાસે εi નામનો પરિમાણ છે તેથી તે εi રેસિડયુઅલને અનુરૂપ છે તે રેસિડયુઅલ નીચે રેસિડયુઅલ માટે 5 નંબરનો સારાંશ છે તેથી આગળનો વિભાગ ગુણાંક છે આપણે 2 પંક્તિઓ જોઈ છે જે ઇન્ટરસેપ્ટ અને કૂપનરેટ છે અને તેમની સાથે સંકળાયેલ મૂલ્યોનો ચોક્કસ સમૂહ છે હવે આ ઈન્ટરસેપ્ટ અને કૂપનરેટ કંઈ નથી પરંતુ β̂ 0 અને β̂1 હેટ આપણે અગાઉ આપણા સમીકરણ y β̂ 0 β̂1 ને xi ε I β̂ 0 એ ઇન્ટરસેપ્ટ છે અને β̂1 એ સ્લોપ છે હવે ચાલો જોઈએ કે કોલમમાં અન્ય 4 પરિમાણો શું કહે છે હવે મારી પાસે પહેલી કોલમ છે જે અંદાજ છે હવે આ કંઈ નથી પરંતુ સ્લોપ અને ઇન્ટરસેપ્ટ પરિમાણનો અંદાજ પછીની કોલમ પ્રમાણભૂત એરર છે તેથી પ્રમાણભૂત એરર એ સ્લોપ અને ઇન્ટરસેપ્ટ માટે સંકળાયેલ અંદાજિત પ્રમાણભૂત વિચલન છે મારી પાસે t વેલ્યુ તરીકે આગળની કોલમ છે તો t વેલ્યુ શું છે તે અંદાજ અને પ્રમાણભૂત એરરનો ગુણોત્તર છે અને તે પૂર્વધારણા પરીક્ષણ માટેનું એક મહત્વપૂર્ણ માપદંડ પણ છે તે પછીની કોલમ સંભાવના છે તેથી t રેન્ડમ ચલ જોવાની સંભાવના છે જે નિરીક્ષણ કરેલ t સ્ટેટિસ્ટિક કરતા વધારે હશે તેથી આપણે જોઈ શકીએ છીએ કે અંતમાં થોડા સ્ટાર સૂચવવામાં આવ્યા છે તેથી આ સ્ટાર શું છે આ સ્ટાર આપણને મહત્વનું સ્તર કહે છે કે જેની ઉપર નલઉપર પૂર્વધારણાને નકારી કાઢવામાં આવશે તો નલ પૂર્વધારણા શું છે નલ પૂર્વધારણા એ છે કે અંદાજો 0 હશે છેલ્લી લાઈનમાં મારી પાસે F સ્ટેટિસ્ટિક છે અને તેની સાથે સંબંધિત p મૂલ્ય છે હવે F સ્ટેટિસ્ટિક ફરીથી નલ પૂર્વધારણાને ચકાસવા માટે વપરાય છે જે કંઈ નથી પરંતુ સ્લોપ 0 તેથી આ વ્યાખ્યાનમાં આપણે જોયું કે ડેટા કેવી રીતે લોડ કરવો પ્લોટ કેવી રીતે બનાવવું અને કલ્પના કેવી રીતે કરવી રેખીય મોડેલ કેવી રીતે બનાવવું અને રેખીય મોડેલમાંથી પરિણામોનું અર્થઘટન કેવી રીતે કરવું તેથી હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે જોઈશું કે આપણા મોડેલનું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને આપણે જોશું કે આપણે આપણા મોડેલને સુધારી શકીએ કે નહીં